અગાઉના બે પ્રવચનોમાં મેં પ્રોબેબીલીટીના કોન્સેપ્ટ રજૂ કર્યા પ્રોબેબીલીટી ડેટાના સ્ટેટીસ્ટીકેલ ઍનાલિસિસ કરવા માટે પર્ફોર્મ કરવા માટે એક થીઅરેટિકલ ફ્રેમવર્ક પ્રદાન કરે છે સ્ટેટિસ્ટિક્સ ખરેખર આપણને પ્રાપ્ત કરેલા પ્રાયોગિક અવલોકનોના ઍનાલિસિસ સાથે વ્યવહાર કરે છે તેથી આ વ્યાખ્યાનમાં હું તમને થોડા મેશ઼ર સ્ટેટીસ્ટીકેલ મેશ઼ર અને તે ઍનાલિસિસ માં કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તેની રજૂઆત કરીશ તેથી જ્યારે આપણે પ્રોબેબીલીટી ડેન્સિટી ફંક્શન અને તેથી આગળ વિશે વાત કરી દીધી હોય ત્યારે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવાની જરૂર શું છે લાક્ષણિક રીતે જ્યારે આપણે ખરેખર ઍનાલિસિસ કરીએ છીએ ત્યારે અમને સંપૂર્ણ સૈમ્પલ સ્પેસ ખબર હોતી નથી ડિસ્ટ્રીબ્યુશનના બધા પેરામીટર્સ આપણે જાણી શકતા નથી કે જેનાથી સૈમ્પલ ડ્રૉ કરવમાં આવે છે સામાન્ય રીતે આપણે પોપ્યુલેશનની કુલ સંખ્યાના થોડા નમૂનાઓ જ મેળવીએ છીએ તેથી આ મર્યાદિત સૈમ્પલમાંથી આપણે આખી પોપ્યુલેશનના પ્રોબેબીલીટી ડેન્સિટી ફંકશન વિશે કન્ક્લૂશ઼ન ડીરાઇવ કરવું પડશે અને આ ડિસ્ટ્રીબ્યુશનના પેરામીટર્સ વિશે અનુમાન લગાવવું પડશે તેથી સૈમ્પલ અથવા ઓબ્જ઼ર્વૈશન સેટ સંપૂર્ણ સૈમ્પલ સ્પેસ નો પૂરતો રેપ્રેઝન્ટટિવ માનવામાં આવે છે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે તમે ખરેખર વિશ્વની સરેરાશ હાઈટ શોધવા માંગતા હો તો તમે જઈ ને ફક્ત લોકો ને સૈમ્પલ કરી શકતા નથી અથવા એકલા અમેરિકન લોકોની હાઈટ લઈ શકતા નથી કારણ કે તેઓ એશિયન લોકોની તુલનામાં ખૂબ ઉંચા હોવાનું માનવામાં આવે છે તેથી જ્યારે તમે સૈમ્પલ લેશો ત્યારે તમારે અમેરિકા એશિયાથી યુરોપથી અને તેથી આગળના ઉદાહરણ લેવા જોઈએ જેથી તમને આ વિશ્વની સમગ્ર વસ્તીનો રેપ્રેઝન્ટટિવ મળે તેથી આને પ્રોપર સેમ્પલિંગ પ્રોસીજર કહેવામાં આવે છે અને આ એક્સપેરિમેન્ટ્સ ની ડિઝાઈન માં કરવામાં આવે છે અમે ધારીશું કે આપણે સૈમ્પલ મેળવ્યો છે તમે ધ્યાનપૂર્વક મહેનત કરી છે અને તમે જે પણ પોપ્યુલેશનનું એનાલિસિસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેનો રેપ્રેઝન્ટટિવ સૈમ્પલ મેળવ્યો છે હવેપોપ્યુલેશનની મૂળભૂત વ્યાખ્યા સાથે આ રેન્ડમ ઇક્સ્પાઇર એક્સપ્રેમિન્ટના તમામ સંભવિત પરિણામોનો સમૂહ છે આપણે આને સૈમ્પલ સ્પેસ તરીકે વ્યાખ્યાયિત કરી દીધું છે તમે જે મેળવવા જઇ રહ્યા છો તે થોડાં ઉદાહરણો અથવા સૈમ્પલ છે અને આને સૈમ્પલ સેટ કહેવામાં આવે છે તમે જે પણ પ્રયોગો કરવા જઇ રહ્યા છો તેના દ્વારા મેળવેલા અનંત નિરીક્ષણોનો સમૂહ છે હવે આ સૈમ્પલ ના સેટમાંથી તમે એવા નિર્દેશો બનાવવા માંગો છો કે જે તમે એવા કન્ક્લૂશ઼ન પર છો કે જે તમે પોપ્યુલેશનને લગતા મેળવો છો જે તમને તે ક્યાં તો પોપ્યુલેશનના પ્રોબેબીલીટી ડેન્સિટી ફંકશન અથવા પોપ્યુલેશનના પેરામીટર્સ વિશે જાણતા નથી તમારે નોંધવું પડશે કે જ્યારે તમે ખરેખર આવા સૂચનો ગુમાવો છો ત્યારે તમારું અનુમાન પણ સ્ટોક્સ્ટીક અથવા અનિશ્ચિત છે કારણ કે તમે દોરેલા સૈમ્પલ પણ અનિશ્ચિત છે તેઓ સમગ્ર પોપ્યુલેશનના રેપ્રેઝન્ટટિવ નથી તેથી તમારે અપેક્ષા રાખવી જોઈએ કે તમારી અનુક્રમણિકાઓ પણ અનિશ્ચિત છે અને તેથી જ્યારે તમે જવાબો પ્રદાન કરો છો ત્યારે તમારે કોન્ફિડેન્સ ઇન્ટરવલ આપવો જોઈએ જે તમે ડીરાઇવ કરેલા એસ્ટિમેટસ સાથે એસોસિએટે છે તેથી તે એક કારણો છે જેના માટે આપણે ખરેખર પ્રોબેબીલીટી ડેન્સિટી ફંકશનનો અભ્યાસ કર્યો છે કારણ કે પછી તમે કોન્ફિડેન્સ ઇન્ટરવલ ની દ્રષ્ટિએ સૈમ્પલથી તમે મેળવેલા તમામ એસ્ટિમેટસને કૈરિક્ટરાઇજ઼ કરી શકો છો અથવા પ્રોબેબીલીટી કે તમે આ મૂલ્ય મેળવશો તેથી ચાલો આપણે કેટલાક વિશિષ્ટ ઍનાલિસિસ સ્ટેટિસ્ટિકલ ઍનાલિસિસ જોઈએ અમે સ્ટેટિસ્ટિકલ ઍનાલિસિસ ને બે ભાગોમાં વહેંચી શકીએ છીએ ગ્રાફિકલ ભાગ અથવા ગ્રાફિકલ ઍનાલિસિસ જ્યાં આપણે પ્લોટ અને ગ્રાફનો ઉપયોગ કરીએ છીએ જેથી સમગ્ર ડેટા ની અનુભૂતિ થાય કરવાની બીજી રીત એ છે કે ક્વાન્ટિટેટિવ કોમ્પ્યુટેશન અથવા નૂમેરિકલ કોમ્પ્યુટેશન કરવી જ્યાં તમે થોડા પેરામીટર્સ દ્વારા મોકલાયેલા સંપૂર્ણ સૈમ્પલનો સારાંશ લેવાનો પ્રયાસ કરો ઉદાહરણ આપણે મીન અને વેરિઅન્સ વિશે અને તે જ વિશે વાત કરીશું નોંધ લો કે અમે સેંકડો ડેટા પોઇન્ટ અથવા પ્રયોગો લીધા છે તમે જઈને કોઈને બધા સો મૂલ્યો કહી શકતા નથી તમે આ બધા મૂલ્યોને રીલ કરી શકતા નથી જે કોઈને પચાવવું શક્ય નહીં હોય સમરી સ્ટેટિસ્ટિક્સ જે અમે નૂમેરિકલી કરીએ છીએ તે તમને ઇંડીવિડ્યૂઅલ ઓબઝર્વેશન જાણ્યા વગર મેળવેલા સંપૂર્ણ ડેટા સેટ માટે અનુભૂતિ મેળવવા દે છે અને તેથી જ આ ખૂબ ઉપયોગી છે અને તેમને સમરી સ્ટેટિસ્ટિક્સ પણ કહેવામાં આવે છે હવે ઇન્ફરેન્શલ સ્ટેટિસ્ટિક્સ બે પ્રકારની પ્રોબ્લેમ એસ્ટિમેશન પ્રોબ્લેમ સાથે વ્યવહાર કરે છે જ્યાં આપણે પ્રોબેબીલીટી ડેન્સિટી ફંકશનના પેરામીટર્સનો અંદાજ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અમે એક્સપેકટેડ વૅલ્યુ અથવા ફર્સ્ટ મોમેન્ટ અને સેકન્ડ મોમેન્ટ જેવા પેરામીટર્સ વિશે વાત કરી અને વિવિધ ડિસ્ટ્રીબ્યુશન વિવિધ પેરામીટર્સ છે અને આપણે પ્રાપ્ત કરેલા નાના સૈમ્પલથી આપણે આ પેરામીટર્સ નો અંદાજ કેવી રીતે લગાવી શકીએ છીએ અને તમે આ એસ્ટિમેશન માટે કોન્ફિડેન્સ રીજન કેવી રીતે આપો છો જેને એસ્ટિમેશન કહેવામાં આવે છે અને અન્ય પ્રકારનો નિર્ણય અમે કરવા માંગીએ છીએ અમે નક્કી કરવા માંગીએ છીએ કે કોઈ વિશિષ્ટ મૂલ્ય 0 છે કે નહીં ડિસ્ટ્રીબ્યુશન ના પેરામીટર્સ અને આવા નિર્ણય જે આપણે સૈમ્પલથી કરીએ છીએ તેને હાયપોથેસિસ ટેસ્ટિંગ કહેવામાં આવે છે અમે જાણવા માંગીએ છીએ કે કોઈ ગ્રાહક તમારી સાથે રહેવાનું ચાલુ રાખે છે કે કોઈ અન્ય વિક્રેતા તમને માટે છોડી દેશે તમે જે ઓફર કરો છો તેના આધારે તેથી આ હાયપોથેસિસ ટેસ્ટિંગ ની શ્રેણીમાં આવે છે અમે સૌ પ્રથમ ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ સાથે વ્યવહાર કરીશું અને પછીના વ્યાખ્યાનમાં આપણે ઇન્ફરેન્શલ સ્ટેટિસ્ટિક્સ સાથે વ્યવહાર કરીશું તેથી કેટલાક સમરી સ્ટેટિસ્ટિક્સ કે જે આપણે સૈમ્પલ માટે નિર્ધારિત કરી શકીએ છીએ અથવા જેને આપણે સેન્ટ્રલ ટેન્ડસી નું મેશ઼ર કહીએ છીએ તે આ સૈમ્પલના સેન્ટ્રલ પોઇન્ટ નો પ્રકાર છે જે તમે કહી શકો છો ચાલો આપણે મીન શું છે તે વ્યાખ્યાયિત કરીએ આ એવા મેશ઼ર છે જેની સાથે તમે ગણિતના તમારા હાઇ સ્કૂલના અભ્યાસક્રમોથી પરિચિત છો તો ચાલો આમાંથી કેટલાકને પાછું યાદ કરીયે મીન ઓફ સૈમ્પલ તે બધા ડેટા પોઇન્ટ્સના સમેશન જે તમે મેળવ્યા છે તેને નંબર ઓફ ડેટા પોઈન્ટ્સ જે તમારી પાસે છે તેના દ્વારા વિભાજિત કરવા માં આવે છે તેથી તે પ્રતીક x̅ દ્વારા પણ સૂચિત થાય છે અને તેને મીન અથવા ઐવ્રજ ઓફ સૈમ્પલ પણ કહેવામાં આવે છે મેં કહ્યું તેમ આ ખાસ વસ્તુ તમને મળેલા સંપૂર્ણ સૈમ્પલના સેન્ટ્રલ પોઇન્ટ તરીકે જોઈ શકાય છે અને અમે બતાવી શકીએ કે આ એસ્ટીમેટ કે આપણે સૈમ્પલનો ઐવ્રજ મેળવી લીધો છે તે અમુક અર્થમાં શ્રેષ્ઠ એસ્ટીમેટ છે પછીથી અમે તે સેટ કરીશું જેને પેરામીટર્સ ના એસ્ટિમેશન ની લીસ્ટ સ્ક્વેર મેથડ કહે છે અને જો તમે પેરામીટર્સ ના એસ્ટિમેશન માટે આ વિશેષ માપદંડ સેટ કરો છો તો તમે જોશો કે x̅ એ શ્રેષ્ઠ એસ્ટિમેશન છે જે તમે ડેટાના આપેલા સૈમ્પલમાંથી મેળવી શકો છો અમે આ એસ્ટિમેશનના કેટલાક ગુણધર્મો પણ બતાવી શકીએ છીએ ઉદાહરણ તરીકે અમે સાબિત કરી શકીએ કે આ x̅ પોપ્યુલેશન મીન μ નો અન્બાઇસદ્ એસ્ટીમેટ રજૂ કરે છે જેના વિશે તમે કંઈપણ જાણતા નથી અન્બાઇસદ્ એસ્ટીમેટ દ્વારા અમારો અર્થ શું છે x̅ ની એક્સપેક્ટશન μ છે આ કોઈપણ પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન માટે એનાલિટિકેલી સાબિત થઈ શકે છે અને આનો અર્થ શું છે તે સમજવા માટે તમે કહો છો કે તમે એન પોઇન્ટનો સેમ્પલ લો છો અને તમને x̅ એસ્ટીમેટ મળે છે અને તમે આ પ્રયોગનું પુનરાવર્તન કરો અને વસ્તીથી બીજો રેન્ડમ સૈમ્પલ દોરો N પોઇન્ટની પોપ્યુલેશન માંથી અને x̅ નું બીજું મૂલ્ય મેળવો અને તમે આ બધા x̅ s ની ઐવ્રજ લો જે તમને જુદા જુદા પ્રાયોગિક સેટ્સથી મળે છે તો પછી આ ઐવ્રજની ઐવ્રજ આ પોપ્યુલેશનનું મીન આપે છે આ નિવેદનની અર્થઘટન કરવાની તે એક રીત છે જે તેનો અન્બાઇસદ્ એસ્ટીમેટ છે એસ્ટીમેના અન્ય ગુણધર્મો છે અમે જોશું કે અમે માંગ માંગીએ છીએ પરંતુ આ તે એસ્ટીમેની એક ઉપયોગી અને મહત્વપૂર્ણ પ્રોપર્ટી છે કે જે તમે હંમેશા તપાસવી જોઈએ આ ચોક્કસ સ્ટેટિસ્ટિક્સને અથવા મીનનું એક કમનસીબ પાસું એ છે કે તે જો ત્યાં તમારા સૈમ્પલમાં એક ખરાબ ડેટા પોઇન્ટ છે ભૂલથી તમે ખોટી એન્ટ્રી કરી છે તો પછી x̅ ના તમારા એસ્ટીમેટમાં નોંધપાત્ર આ ખરાબ કિંમત દ્વારા અસર થઇ શકે ખરાબ મૂલ્ય તે છે જેને આપણે આઉટલાયર કહીએ છીએ અને તમારા ડેટામાં એકપણ આઉટલાયર x̅ના ખરાબ એસ્ટીમેટને જન્મ આપી શકે છે ચાલો એક ઉદાહરણ લઈએ કે આપણે 20 ચેરીના ઝાડ લીધા છે અને અમે ચેરીના ઝાડની હાઈટને ફીટની દ્રષ્ટિએ માપી છે અને અમને નંબરોનો સમૂહ મળે છે આને કોઈ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન થી રેન્ડમલી પેદા કરવામાં આવી છે જેનો મીન 70 છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન 10 છે તેથી પોપ્યુલેશન મીન 70 છે અને પોપ્યુલેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન 10 છે અને મને આ મૂલ્યો મળ્યાં છે આવા ડેટા પોઇન્ટ્સ ઉત્પન્ન કરવા માટે ઉદાહરણ તરીકે r માં rrnorm નો ઉપયોગ કરી શકો છો હવે જો તમે આ 20 પોઇન્ટનો સેમ્પલ લો અને મીનની ગણતરી કરો તો તમને 69 25 ની કિંમત મળશે જે પોપ્યુલેશન મીનની ખૂબ નજીક છે તેથી તમે જોયું છે કે તે પોપ્યુલેશન મીન નો સારો એસ્ટીમેટ છે છતાં પણ હું તમને કહ્યું ત્યાં સુધી તમે જાણતા ન હતા ત્યાં સુધી તે મૂલ્ય શું છે હવે બીજી તરફ જો હું પહેલો ડેટા પોઇન્ટ 55 લઉં છું અને એક બાયસ ખોટી રીતે 105 એડ કરું છું જેમ કે આપણે કહીએ ta માં 50 ઉમેરીએ અને મીન ફરી થી કોમ્પ્યુટ કર્યે હું શોધી શકું કે મીન 71 75 થાય છે તે 70 થી વિચલિત થવાનું શરૂ કરે છે તમે વધુ નોંધપાત્ર રીતે જુઓ છો આ સૈમ્પલમાં એક બાયસ ખરેખર તમારા એસ્ટીમેટ ને ગરીબ બનાવવાનું કારણ બન્યું છે આપણે જયારે કહે છે કે x̅ ડેટા માં રહેલા આઉટલાયર થી અસરગ્રસ્ત થાઈ છે એનો અર્થ આ છે આપણે સેન્ટ્રલ ટેન્ડનસીના અન્ય મેશ઼ર ડિફાઇન કરી શકયે છે જે આઉટલાયર ની સાથે રોબસ્ટ હોય છે ભલે આઉટલાયર અસ્તિત્વમાં હોય તે ખૂબ બદલાતું નથી અને આપણે જોશું કે આ પ્રકારનું મેશ઼ર શું છે સેન્ટ્રલ ટેન્ડનસીનો બીજો મેશ઼ર તે છે જેને મીડીઅન કહેવામાં આવે છે મીડીઅન એક એવું મૂલ્ય છે કે ડેટાના 50 ટકા પોઇન્ટ આ મૂલ્યની નીચે હોય છે અને 50 ટકા પ્રાયોગિક અવલોકનો આ મૂલ્ય કરતા વધારે હોય છે તેથી તમે તે મૂલ્ય શોધવાનું પસંદ કરો છો કે જેની નીચે અડધા ડેટા પોઇન્ટ આવેલા છે અને ઉપર કયા ડેટા પોઇન્ટ આવેલા છે આ કરવા માટે તમારે તે બધા અવલોકનોને ઓર્ડર કરવા પડશે જે તમને નાનાથી લઈને ઉચ્ચતમ સુધી મળી ગયા છે અને પછી મધ્યમ મૂલ્ય શોધવા જોઈએ ચાલો આ ઉદાહરણ દ્વારા કરીએ તેથી તે જ 20 ચેરી ટ્રીનો ડેટા મેં જોયો છે આ ડેટા પોઇન્ટ મેં નાનાથી મોટામાં ઓર્ડર કરીયા છે અને જો તમે તેને દસમો પોઇન્ટ 1 2 3 4 5 6 7 8 9 10 જુઓ દસમો પોઇન્ટ 67 છે કારણ કે ત્યાં પણ પોઈન્ટની સંખ્યા ઈવન છે અગિયારમો પોઇન્ટ 71 છે અને તમે આ વચ્ચે સરેરાશ લો અને તેને મીડીઅન કોલ કરો જો ત્યાં પોઇન્ટની સંખ્યા ઓડ હોય તો તમે મધ્યસ્થ બિંદુને તે જ રીતે લઈ શકો છો કારણ કે ત્યાં પણ ઈવન પોઇન્ટ્સ છે તમે મધ્યમ બિંદુઓની સરેરાશ લો આ કિસ્સામાં દસમા અને અગિયારમા પોઇન્ટ અને તે તમને મીડીઅન 69 આપે છે ધારો અમે પેહલા ની જેમ ફર્સ્ટ ડેટા પોઇન્ટ માં બાઇઅસ ઐડ કર્યે છે અને આ 105 બનાવે છે અને પછી ડેટા ને રિઑર્ડર કરો અને પછી ફરીથી મીડીઅન શોધો અમને લાગે છે કે મીડીઅન બદલાયો નથી તેથી આ ચોક્કસ કેસમાં આઉટલાયર ની હાજરીથી મીડીઅનને કોઈ અસર થઈ નથી અને તેથી જ તમારા સૈમ્પલ માં કોઈ ખરાબ ડેટા પોઇન્ટ હોવા છતાં પણ અમે આને એક રોબસ્ટ મેશ઼ર કહીએ છીએ તમે પણ બતાવી શકો છો કે આ એસ્ટીમેટ અમુક અર્થમાં શ્રેષ્ઠ એસ્ટીમેટ છે આ કિસ્સામાં તમે જે યોગ્યતાનો ઉપયોગ કરી રહ્યાં છો તે જ છે જેને અબ્સોલ્યૂટ ડેવિએશન કહેવામાં આવે છે તે જ તમે પૂછતા હશો કે એસ્ટીમેટ શું છે જે ઇંડીવિડ્યૂઅલ ઓબઝર્વેશન્સ થી ઓછામાં ઓછા અંશે સંપૂર્ણ અર્થમાં ડેવિએશન થાય છે અને તે તારણ આપે છે કે મીડીઅન એક એવો પોઇન્ટ છે એવું એસ્ટીમેટ છે તેથી જ્યારે ત્યાં આઉટલાયર હોય છે ત્યારે આપણે તેને સેંટર મેશ઼ર તરીકે ઉપયોગ કર્યે છે ના કે મીન તરીક મોડ એ સેન્ટ્રલ ટેંડેંસીનું બીજું મેશ઼ર છે અને આ મૂલ્ય તે મૂલ્ય છે જે મોટાભાગે થાય છે અથવા જેને સૌથી સંભવિત મૂલ્ય કહેવામાં આવે છે અને જો તમે આ 20 ચેરી ટ્રી ડેટાના ઉદાહરણ લો તો અમને લાગે છે કે સૌથી સંભવિત મૂલ્ય જે મૂલ્ય વધુ વખત પુનરાવર્તિત થાય છે તે 67 છે ફરીથી તમે કહ્યું હતું કે આ 3 કન્સેક્યટિવ છે બીજા કોઈ ડેટા પોઇન્ટની તુલનામાં આ 3 નું અકરન્સ સતત છે અને તે મોડ કહેવાય છે અને ડિસ્ટ્રીબ્યુશન માં જો તે કન્ટિન્યૂઅસ ડિસ્ટ્રીબ્યુશન હોય તો આ ડેન્સિટી ફંક્શનના આ મહત્તમ મૂલ્યનું ઉચ્ચતમ મૂલ્ય રજૂ કરે છે અને તમારે અપેક્ષા રાખવી જોઈએ કે મોટાભાગના ડેટાને આ સંભવિત મૂલ્યની આસપાસ ક્લસ્ટર કરવામાં આવશે કેટલીકવાર ડિસ્ટ્રીબ્યુશનમાં બે મૉડસ હોઈ શકે છે જેને બાઈમૉડેલ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે જેમાં તમે આવા ડિસ્ટ્રીબ્યુશનમાંથી સૈમ્પલ લેશો તો તમને બે ક્લસ્ટરો મળશે એક ક્લસ્ટર્સ મોડ્સમાંથી એકની આસપાસ અને બીજો ક્લસ્ટર બીજા મોડની આસપાસ તેથી તમારે મોડને તે મૂલ્ય તરીકે અર્થઘટન કરવું જોઈએ જેની આસપાસ તમને મોટાભાગના ડેટા પોઇન્ટ મળશે બીજું મેશ઼ર જે સૈમ્પલ સેટ ને લાક્ષણિકતા આપે છે તે છે જેને આપણે સ્પ્રેડના મેશ઼ર કહીએ છીએ અને તમને કહીએ છીએ કે તેનો ડેટા કેટલો વ્યાપક છે તેથી એક મેશ઼ર એ છે કે સૈમ્પલ વેરિઅન્સ s સિમ્બોલ દ્વારા સૂચિતને શું કહેવું છે અને તે ડેટા પોઇન્ટ XI તરીકે વ્યાખ્યાયિત થયેલ છે સૈમ્પલ ઐવ્રજ કે જે તમે પહેલાથી જ ગણતરી કરી છે સૈમ્પલમાંથી નિરીક્ષણના આ ડેવિએશન નો અર્થ યુ સ્ક્વેર છે અને બધા ડેટા પોઇન્ટ્સ n ડેટા પોઇન્ટ્સ પર ઉમેરો અને આ ચોક્કસ રકમના સ્ક્વેર્ડ વૅલ્યુ ને N 1 દ્વારા વિભાજીત કરો આવા મેશ઼રને સૈમ્પલ વેરિઅન્સ કહેવામાં આવે છે અને ફરીથી તમે સાબિત કરી શકો છો કે સૈમ્પલ વેરિઅન્સ એ પોપ્યુલેશન વેરિઅન્સનો એક અન્બાઇઅસ્ડ એસ્ટિમેટેડ એસ્ટીમેટ છે અને સૈમ્પલ વેરિઅન્સ ના સ્ક્વેર રૂટને સ્ટાન્ડર્ડ ડેવિએશન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે મીનની જેમ સૈમ્પલ વેરિઅન્સ પણ આઉટલાયર માટે ખૂબ સંવેદનશીલ હોય છે તેથી જો તમારી પાસે એક આઉટલાયર છે સૈમ્પલ વેરિઅન્સ અમારું સૈમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન પોપ્યુલેશન પેરામીટર નો ખૂબ નબળું એસ્ટીમેટ બની શકે છે તેથી અમે સ્પ્રેડના બીજા મેશ઼રને નિર્ધારિત કરીએ છીએ જેને મીન અબ્સોલ્યૂટ ડેવિએશન જે કંઈક અંશે મીડીઅનને સમાન છે આ કિસ્સામાં સમ સ્ક્વેર્ડ ડેવિએશન લેવાની જગ્યાએ અમે મીન થી ડેટા પોઇન્ટથી અબ્સોલ્યૂટ ડેવિએશન લઈએ છીએ જો તમે ઈચ્છો તો તમે તેને મીડીઅનથી પણ લઈ શકો છો તેથી ઓબેર્વેશન નું ડેવિએશન મીન થી અથવા મીડીઅનથી તમે આ ડેવિએશન સમ આ બધા એન્ડ પોઈન્ટ્સ પર ની અબ્સોલ્યૂટ વૅલ્યુ લેવ છો અને એન દ્વારા વિભાજીત કરો છો અને તે જ તે છે જેને મીન અબ્સોલ્યૂટ ડેવિએશન કહેવાય છે ફરીથી તમારે એન અથવા એન 1 દ્વારા વિભાજીત કરવું જોઈએ કે નહીં એ નોંધવાની વાત છે સામાન્ય રીતે અમે N 1 દ્વારા વિભાજીત કરીયે છે જો તમારી પાસે ફક્ત એક ડેટા પોઇન્ટ છે ઓ સ્ક્વેર્ડનો અંદાજ લગાવવાનું શક્ય નથી ઉદાહરણ તરીકે જો તમારી પાસે એક ડેટા પોઇન્ટ છે તો એસ સ્ક્વેર્ડ 0 હશે કારણ કે મીન પૉઇન્ટ ને સમાન હશે તેથી ખરેખર કહીએ તો તમારી પાસે સ્પ્રેડ નો એસ્ટીમેટ કરવા માટે ફક્ત N 1 ડેટા પોઇન્ટ છે તેથી જ આપણે N 1 ને વિભાજિત કરીએ છીએ તે દર્શાવવા માટે કે એક ડેટા પોઇન્ટનો ઉપયોગ સૈમ્પલ ના મીન અથવા મીડીઅનનો એસ્ટીમેટ કરવામાં આવ્યો છે જેનો પેરા મીટર તમે ખરેખર એસ્ટીમેટ કર્યો છે તેથી તે જ રીતે અહીં તમે N 1 દ્વારા પણ વિભાજીત કરી શકો છો તે દર્શાવવા માટે કે ફક્ત N 1 ડેટા પોઇન્ટ મીન અબ્સોલ્યૂટ ડેવિએશન મેળવવા માટે ઉપલબ્ધ હતા સ્પ્રેડનો ત્રીજો મેશ઼ર તે છે જેને રેન્જ કહેવામાં આવે છે જે મૂળભૂત રીતે મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય વચ્ચેનો તફાવત છે આ બધા તમને સંકેત આપે છે કે કેટલો ડેટા સેન્ટ્રલ મેશ઼ર ની આસપાસ ફેલાયેલો છે જે મીન અથવા મોડ અથવા મીડીઅન કોઈ પણ કેસ હોઈ શકે છે તેથી ચાલો આપણે આપેલા 20 ચેરી ટ્રીનું ઉદાહરણ લઈએ અમે આપેલા ડેટા પર થી વેરિઅન્સ ની કોમ્પ્યુટેશન કરી છે અને અમને લાગે છે કે તે ખરેખર 70 5 5132 છે અને જો આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન કરીએ છીએ આપણે તેનો 8 4 શોધીશું જેમ કે મેં તમને કહ્યું હતું કે મેં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માંથી આ ડેટા જનરેટ કરવા માટે 10 ની સ્ટાન્ડર્ડ ડેવિએશનનો ઉપયોગ કર્યો હતો અને અમને લાગે છે કે સૈમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન એ પોપ્યુલેશન પેરામીટર નો વ્યાજબી રીતે સારો મેશ઼ર છે જે આપણે કર્યું જે અજાણ્યું હતું પ્રશ્નની બીજી બાજુએ જો હું પ્રથમ ડેટા પોઇન્ટમાં 50 એકમોના આઉટલાયર ને ઉમેરું છું અને એસ સ્ક્વેર્ડ અને એસ ની ફરીથી ગણતરી કરું છું તો તે એસ સ્ક્વેર્ડ 212 મળે છે અને તમે જોઈ શકો છો કે જો હું સ્ક્વેર રૂટ લે તો તે લગભગ 14 ની આસપાસ હોઈ શકે જે પોપ્યુલેશન પેરામીટર 10 થી નોંધપાત્ર રીતે ડેવીએટિંગ છે તેથી એકલ આઉટલાયર થી સ્ટાન્ડર્ડ ડેવિએશન અને ડેવિએશન ખૂબ નબળા થઈ શકે છે અને તેથી પોપ્યુલેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન અથવા વેરિઅન્સ ના સારા અંદાજ તરીકે વિશ્વાસ કરી શકાતો નથી બીજી તરફ ચાલો આપણે અબ્સોલ્યૂટ ડેવિએશન જોઈએ આ કિસ્સામાં મારી પાસે જો આપણી પાસે આઉટલાયર ન હોય તો આપણને 6 9 ની મીન અબ્સોલ્યૂટ ડેવિએશન મળે છે જે ૧૦ ની સરખામણીમાં ખૂબ ખરાબ નથી જે ક્ષણે તમારી પાસે આઉટલાયર છે મીન અબ્સોલ્યૂટ ડેવિએશન 9 5 પર સ્થાનાંતરિત થશે તે નજીક આવે છે જે મહત્વનું નથી પરંતુ તે ફક્ત આઉટલાયર ની હાજરીને કારણે બદલાતું નથી તેથી આ એક ખૂબ જ રોબસ્ટ મેશ઼ર છે હકીકતમાં જો તમે મીડીઅન થી મીન અબ્સોલ્યૂટ ડેવિએશન લેશો તો તે આઉટલાયર ના સંદર્ભમાં રોબસ્ટ્નેસની દ્રષ્ટિએ વધુ સારું રહેશે ડેટાની રેન્જ મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય તરીકે મેળવી શકાય છે અને મેં ફક્ત તેની જાણ કરી છે તેથી આ સ્પ્રેડ ના મેશ઼ર છે તેથી પછી ભલે હું તમને સંપૂર્ણ 20 ડેટા પોઇન્ટ આપતો નથી અને હું તમને તેનો મીન જણાવું છું ચાલો આપણે 69 કહીએ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન 8 5 છે તો પછી તમે કહી શકો કે ડેટા સામાન્ય રીતે 69 અથવા 2 વખત સ્ટાન્ડર્ડ ડેવિએશન જે 16 છે વખત સ્પ્રેડ થશે તેથીલોવૅસ્ટ વૅલ્યુ લગભગ 53 હશે અને હાઇએસ્ટ વૅલ્યુ 85 જેટલું હશે અને જો તમે હાઇએસ્ટ અને લોવૅસ્ટ વૅલ્યુ જોશો તો અને તે તે જ મળે છે તેથી સ્ટાન્ડર્ડ ડેવિએશન મીન થી અથવા 2 ટાઈમ્સ છે જો ડિસ્ટ્રીબ્યુશન નોર્મલ છે તો લગભગ 95 ટકા ડેટા પોઇન્ટ રેપ્રેઝન્ટ કરે છે જો તમે ઇચ્છો તો અન્ય ડિસ્ટ્રીબ્યુશન માટે તમે આ પ્રકારના અંતરાલો મેળવી શકો છો પરંતુ ફક્ત બે નંબરો આપવાથી હું તમને સૈમ્પલના કેટલીક ગુણધર્મો કહી શકું છું અને તે આ સૈમ્પલ સ્ટેટિસ્ટિક્સ ની શક્તિ છે હવે ત્યાં સૈમ્પલ મીન અને વેરિઅન્સના કેટલાક મહત્વપૂર્ણ ગુણધર્મો છે જેનો આપણે હાયપોથેસિસ ટેસ્ટિંગમાં ઉપયોગ કરીશું તેથી હું આમાંથી કેટલાકને ફરી થી યાદ કરવા માંગુ છું જો તમારી પાસે કેટલાક પોપ્યુલેશન પેરામીટર μ અને પોપ્યુલેશન વેરિઅન્સ σ સ્ક્વેર્ડ સાથેના નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન થી લેવા માં આવેલા ઓબઝર્વેશન્સ છે અને ચાલો આપણે કહીએ કે તમે આ ડિસ્ટ્રીબ્યુશનમાંથી બધા માટે N ઓબઝર્વેશન્સ છે ચાલો માની લઈએ કે આ ઓબઝર્વેશન્સ અથવા સૈમ્પલ કે જે તમે દોરેલા છે તે સ્વતંત્ર છે તે કોઈ પણ રીતે બાઇઅસ નથી અને જો તમે સૈમ્પલના આ સેટમાંથીસ્વતંત્ર સૈમ્પલ સૈમ્પલની ઐવ્રજ ની ગણતરી કરો તો પછી તમે સાબિત કરી શકો છો કે x̅ પણ સામાન્ય રીતે સેમ પોપ્યુલેશન મીન μ સાથે ડિસ્ટ્રીબ્યુટ થએલો છે જેનો અર્થ થાય છે કે x̅ ની અપેક્ષિત કિંમત μ છે જેમ કે મેં તમને કહ્યું હતું અને x̅ ની અપેક્ષિત વેરિઅન્સ σ2 બાય N છે તેથી x̅ નું વેરિઅન્સ ખરેખર ઇંડીવિડ્યૂઅલ ઓબઝર્વેશન ના વેરિઅન્સ કરતા ઓછું છે અહીં નોંધવાની અગત્યની વાત એ છે કે જો મારી પાસે એ જ ડિસ્ટ્રીબ્યુશન માંથી એન પુનરાવર્તિત થાય છે અને જો હું તેમાંથી ઐવ્રજ લઉં છું તો ઑરિજિનલ ઓબઝર્વેશન્સ કરતા ઐવ્રજ ઓછી નૉઇજ઼ી હશે તેથી નૉઇજ઼ સાથે વ્યવહાર કરવાની અને ઓબઝર્વેશન્સ માં નૉઇજ઼ કન્ટેન્ટ ને ઘટાડવાની એક સરળ રીત એ જ પ્રાયોગિક સ્થિતિ પર n ઓબઝર્વેશન્સ લેવા અને તેને ઐવ્રજ બનાવવા ઐવ્રજમાં ઓછી વેરીઅબિલિટી અથવા ઓછી અવાજ શામેલ હશે અને તે ઘટાડશે તમારા વ્યક્તિગત અવલોકનોમાં ફેરફાર કરતા 1 ગણી એનનો સરેરાશ સરેરાશ તેથી જેને આપણે અવાજ કહીએ છીએ તે N ના વર્ગમૂળથી ઘટી જશે જ્યાં N નમૂનાઓની સંખ્યા છે હવે જો તમે સૈમ્પલના વેરિઅન્સને જુઓ અને સૈમ્પલ વેરિઅન્સના ડિસ્ટ્રીબ્યુશન ને લાક્ષણિકતા આપવા માંગતા હો તો જો તમે સામાન્ય ડિસ્ટ્રીબ્યુશનમાંથી કેટલાક મીન μ અને વેરિઅન્સ σ2 સાથે સૈમ્પલ દોરો તો અમે ફરીથી બતાવી શકીશું અને આ ઓબઝર્વેશન્સ હું ધારેલ છું પરસ્પર સ્વતંત્ર છે પછી જો તમે N 1 ગણી સૈમ્પલ વેરિઅન્સને પોપ્યુલેશન ના વેરિઅન્સ દ્વારા વિભાજીત કરો છો તો અમે બતાવી શકીએ કે આ ચોક્કસ મેશ઼રએ N 1 ડિગ્રી સ્વતંત્રતા સાથે χ સ્ક્વેર્ડ ડિસ્ટ્રીબ્યુશન છે આપણે પહેલેથી જ જોયું છે કે χ સ્ક્વેર્ડ એ રેન્ડમ વેરીએબલ નું ડિસ્ટ્રીબ્યુશન છે જે 0 અને ∞ ની વચ્ચે બદલાય છે અને તે ડિસ્ટ્રિબ્યુશનનો ઉપયોગ એસ સ્ક્વેર્ડને લાક્ષણિકતા આપવા માટે થઈ શકે છે અને અમે પછીથી હાયપોથેસિસ ટેસ્ટિંગ કરી શકીએ છીએ ભલે σ2 કંઈક વૅલ્યુ છે અને આ રીતે આ ડિસ્ટ્રિબ્યુશનનો ઉપયોગ કરીને આપણે જોશું હવે તે ખરેખર સૈમ્પલ ડેટાનું એનાલિસિસ કરવાની સંખ્યાત્મક પદ્ધતિઓ છે આપણે શું કરવા માંગીએ છીએ તે પણ ગ્રાફિકલ એનાલિસિસ છે આ તે કંઈક છે જે તમારે જ્યારે ડેટા સેટ આપવામાં આવે ત્યારે તમારે હંમેશા કરવું જોઈએ સૌથી પહેલાં અને તમારે જે કરવું જોઈએ તે છે વિઝ્યુઅલ અપીલ મેળવવા માટે કેટલુંક પ્લૉટિંગ કરવું જોઈએ કારણ કે મન જે નંબરો તમને કહેતી નથી તે વસ્તુઓનો અંદાજ કરવામાં સક્ષમ છે તેથી મારી સૂચના હંમેશાં હોય છે જ્યારે તમારી પાસે ડેટા સેટ હોય જો તમે તેને પ્લોટ કરી શકો છો અને વિઝ્યુઅલાઈઝ કરી શકો છો તો કૃપા કરીને કરો તો ચાલો આપણે ફરીથી કેટલાક સ્ટાન્ડર્ડ પ્લોટો જોઈએ તેમાંથી કેટલાકનો સામનો તમે કદાચ તમારી હાઇ સ્કૂલના દિવસોમાં કર્યો હોય આપણે હિસ્ટોગ્રામ તરીકે ઓળખાય છે તે સાથે પ્રારંભ કરીશું અહીં મને એક સેમ્પલ સેટ આપવામાં આવ્યો છે અને અમે શું કરીએ છીએ તે પહેલા આ સેમ્પલ સેટને નાના રેન્જમાં વહેંચો અમે એક નાનો રેન્જ ડિફાઇન કરીએ છીએ અને તે શ્રેણીની અંદર અથવા દરેક અંતરાલમાં કેટલા ઓબઝર્વેશન્સ આવે છે તેની ગણતરી કરીએ છીએ અને પછી આપણે અંતરાલની પહોળાઈ અથવા અંતરાલ કદ ને x અક્ષ પર પોસ્ટ કર્યે છે અને અંતરાલ માં આપણે જે ડેટા પોઇન્ટની સંખ્યા જોઈએ છે તેને વાય અક્ષ પર આપણે તેને ફ્રીક્વન્સી કહીએ છીએ અને તે વાય અક્ષ પર છે તો ચાલો ચેરીના ઝાડનું આ ઉદાહરણ લઈએ અમારી પાસે 20 ડેટા પોઇન્ટ છે મેં જે કર્યું તે 5 ફુટના નાના અંતરાલમાં વહેચ્યું જેનો અર્થ મેં પૂછ્યું કે ચેરી ટ્રીની હાઇટની સંખ્યા શું છે જે 50 થી 55 55 થી 60 60 થી 65 અને તેથી વધુની રેન્જમાં આવી રહી છે અને મને લાગે છે કે 50 અને 55 તે હાઇટમાં કોઈ ઝાડ નથી 55 અને 60 ની વચ્ચે હાઇટ વાળા 4 વૃક્ષો આપણે શોધી શકીએ છીએ કે અહીં એક ડેટા પોઇન્ટ છે અહીં બીજો ડેટા પોઇન્ટ છે ત્યાં ત્રીજો ડેટા છે અહીં બિંદુ અને ચોથો ડેટા પોઇન્ટ 60 છે તેથી ધાર તેથી 55 અને 60 ની વચ્ચે આવેલા 4 ડેટા પોઇન્ટ્સ આવેલા છે અને તે જ રીતે આપણે શોધી શકીયે કે બે ડેટા પોઇન્ટ્સ 60 થી ઉપર અને 65 સુધી આવેલા છે અને તેથી વધુ અને તે છે જે આપણે દરેક અંતરાલ માટે લંબચોરસ તરીકે પ્લોટ કર્યું છે અને આ હિસ્ટોગ્રામ તરીકે ઓળખાય છે હકીકતમાં જો હું આવા 100 ઉદાહરણો લઈશ અને હું પ્લોટ કરું તો તમને આ સ્ટાન્ડર્ડ બેલ શૈપ્ડ કર્વ મળશે અને તે આ કારણ છે કે મેં આ સેમ્પલ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન થી દોર્યા છે આ કિસ્સામાં કારણ કે તે 20 છે તમે તેની બેલ શૈપ્ડ સ્પષ્ટ રીતે જોઈ શકશો નહીં તમે જોઈ શકો છો કે મોટાભાગના ડેટા પોઇન્ટ્સ મિડલ પોઇન્ટ ની આસપાસ ક્લસ્ટર હોય છે જે 70 ની આસપાસ હોય છે અને તમે ત્યાં સૌથી વધુ 6 નંબર જોઈ શકો છો તેથી ઓછામાં ઓછું તે સહન કર્યું છે તમારી પાસે અન્ય પ્રકારના પ્લોટ છે એકને બોક્સ પ્લોટ કહેવામાં આવે છે જે ઘણીવાર સ્ટોકના ભાવ વિશ઼ૂઅલાઇજ઼ કરવા ઉપયોગમાં લેવાય છે અહીં તમે ક્વોર્ટિલ્સ Q1 Q2 અને Q3 અને શ્રેણીમાં લઘુત્તમ અને મહત્તમ મૂલ્યો તરીકે ઓળખાતી માત્રાઓની ગણતરી કરશે ક્વોર્ટિલ્સ એટલે શું ક્વોર્ટિલ્સ મીડીઅન ના આઈડિયા નું વિસ્તરણ છે ક્વોર્ટિલ્સ Q2 બરાબર મીડીઅન છે જેનો અર્થ એ છે કે પોઇન્ટની અડધી સંખ્યા Q2 ની કિંમત નીચે આવે છે અને પોઇન્ટ્સની અડધી સંખ્યા Q2 વિશે બરાબર છે એ જ રીતે Q1 એ 25 ટકા મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે જેનો અર્થ છે કે ઓબઝર્વેશન ના 25 ટકા Q1 ની નીચે આવે છે Q1 અને Q3 ઉપર 75 ટકા સૂચવે છે કે 75 ડેટા પોઇન્ટ Q3 ની નીચે આવે છે અને Q3 ઉપર 25 ટકા છે અને એકવાર તમારી પાસે આ મૂલ્યો મીડીઅનક્વોર્ટિલ્સ અને લઘુત્તમ મહત્તમ હોય પછી તમે જેને બોક્સ કહેવાતા હો તે પ્લોટ કરી શકો છો અને બોક્સ માં વ્હિસ્કર પ્લોટ મીડીઅન સેંટર વૅલ્યુ છે અને નીચલા ક્વોર્ટિલ્સ Q1 અને ઉપલા ભાગનું ક્વોર્ટિલ્સ પણ પ્લોટ થએલા છે અને બોક્સ Q1 અને Q3 વચ્ચે દોરવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ છે કે મીડીઅન ક્યાં છે આ કિસ્સામાં તે સિમેટ્રિક તરીકે દર્શાવવામાં આવ્યું છે પરંતુ સામાન્ય રીતે તે હોવું જરૂરી નથી ક્યાં તો Q2 Q1 અથવા Q3 ની નજીક હોઈ શકે છે અમે ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યો પણ બતાવીએ છીએ અહીં આ કિસ્સામાં સૌથી નીચું અવલોકન સૌથી વધુ નિરીક્ષણ છે અને જેને વ્હિસ્કર કહેવામાં આવે છે આ તમને ડેટાના ફેલાવા વિશે સ્ટાન્ડર્ડ ડેવિએશન અથવા મીન અબ્સોલ્યૂટ ડેવિએશન કરતા વધુ સારો ખ્યાલ આપે છે આ તમને ડેટાના ફેલાવા વિશે થોડી વધુ માહિતી આપે છે તેથી ઉદાહરણ તરીકે જો તમે 20 ચેરીના ઝાડ લો અને તેને સૉર્ટ કરો તો તેને સૌથી નીચાથી ઉચ્ચતમ મૂલ્યમાં સૉર્ટ કરો અને અમે મીડીઅન ની ગણતરી કરવાનો પ્રયાસ કરીએ છીએ તે દસમા અને અગિયારમા પોઇન્ટની સરેરાશ છે જે 69 છે પછી ક્વોર્ટિલ્સ એક ખરેખર પ્રથમ અર્ધ કે જે 10 પોઇન્ટ છે અને પ્રથમ 10 પોઇન્ટ્સના મીડીઅન ની ગણતરી દ્વારા કરી શકાય છે જે 64 છે અને Q3 બીજા અર્ધના મીડીઅન તરીકે ગણતરી કરી શકાય છે 60 થી 71 થી 83 સુધી અને તે લગભગ 75 ની આસપાસ નીકળે છે તેથી ઓછામાં ઓછું અને મહત્તમ 5૦ અને 83 છે અને તેથી તમે આ પ્લોટ પર્ફોર્મ કરી શકો છો ત્રીજો પ્રકારનો પ્લોટ જે ખૂબ ઉપયોગી છે તે ડેટાના ડિસ્ટ્રીબ્યુશન વિશે જાણવાનું છે અને તેને પ્રોબેબીલીટી પ્લોટ પી પી પ્લોટ અથવા ક્યુ ક્યુ પ્લોટ કહે છે અહીં ફક્ત Q1 Q2 Q3 નક્કી કરવાને બદલે તમે અનેક ક્વોન્ટિલ્સની ગણતરી કરો અને પછી આ ક્વોન્ટિલ્સને ડિસ્ટ્રીબ્યુશન ની વિરુદ્ધ પ્લોટ કરો છો જે તમને લાગે છે કે આ ડેટા અનુસરી શકે છે અને જો ડેટા 45 ડિગ્રી લાઇન પર આવે છે તો પછી તમે નિષ્કર્ષ કરી શકો છો કે સેમ્પલ ડેટા ની માહિતી યોગ્ય વિતરણમાંથી દોરવામાં આવી છે તમે તેની વિરુદ્ધ પરીક્ષણ કરી રહ્યાં છો તેથી વિશ઼ૂઅલી ફિગ્યર આઉટમાટે આ ઉપયોગી છે કે ડેટા કયા ડિસ્ટ્રીબ્યુશન માંથી આવ્યો છે તેથી મેં આ 20 ચેરી ઝાડનું ઉદાહરણ લીધું છે મેં પ્રથમ તેમને માનક બનાવ્યું સ્ટૈન્ડર્ડિજ઼ૈશન એનો અર્થ એ છે કે આપણે મીન ને દૂર કર્યે છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન દ્વારા વિભાજન કરીએ છીએ અને આપણને મૂલ્યો મળે છે આમાંના 20 મૂલ્યોને માનક મૂલ્યો કહેવામાં આવે છે જે મેં તેમને નીચલાથી ઉચ્ચતમ સુધી સૉર્ટ કર્યા છે હવે જો તમે 10 ટકા ક્વોન્ટાઇલ જુઓ તો હું કહી શકું છું કે 20 પોઇન્ટમાંથી બે પોઇન્ટ પ્રથમ બે પોઇન્ટ 1 679 1 679 ની નીચે આવે છે તેથી 1 679 સમાન રીતે 10 ટકા ક્વોન્ટાઇલનું પ્રતિનિધિત્વ કરે છે 1 1016 એ 20 ટકા ક્વોન્ટાઇલને રજૂ કરે છે અને તેથી આગળ ઉદાહરણ તરીકે 50 ટકા ક્વોન્ટાઇલ અથવા મીડીઅન ક્વોન્ટાઇલ આ કિસ્સામાં પ્રમાણિત માપ હશે અને જે આ બે બિંદુઓની આજુબાજુ છે આપણે કહીએ બિંદુ અથવા 0 ની નજીક નોંધ લો કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટે 50 ટકા ડેટા નીચે 0 ની નીચે આવશે અને તે આ સૂચવે છે તેવું લાગે છે હવે જો તમે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પર જાઓ છો અને વૅલ્યુ કોમ્પ્યુટ કરવાનો પ્રયાસ કરો જેની નીચે પ્રોબેબીલીટી ની વૅલ્યુ 0 1 જે લોઅર ટેઈલ પ્રોબેબીલીટી જેના વિષે આપણે વાત કરી છે પછી તમને મૂલ્ય મળશે કે જે 1 7 1 5 ની આસપાસ છે તેથી તે 10 ટકા ક્વોન્ટાઇલ છે એ જ રીતે તમે પૂછશો કે મૂલ્ય શું છે જેની નીચે 20 ટકા ડેટા રહેલો છે અથવા મૂલ્ય શું છે જે નીચેનું સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન મૂલ્યોના 20 ટકામાં 0 2 ની કર્વ હેઠળના એરિયા ની પ્રોબેબીલીટી હશે અને તે મૂલ્ય જે તમે લેશો તે બીજું છે 20 ટકા ક્વોન્ટાઇલ અને તેથી આગળ પછી તમે સેમ્પલ માટે મેળવેલ વાસ્તવિક મૂલ્યનું પ્લોટ કરો જે સ્ટાન્ડર્ડ નોર્મલ કાન્ટૈક્ટ ની સામે 1 67 છે અને તે જ પ્રોબેબીલીટી પ્લોટ કહેવાય છે તેથી હવે જો આ ડેટા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માંથી દોરવામાં આવ્યો છે તો તમારે આના જેવું કર્વ શોધવું જોઈએ મેં આ 20 પોઇન્ટ્સ માટે નોર્મલ પ્રોબેબીલીટી પ્લોટ પ્લગ કર્યું નથી પરંતુ ડેટાના કેટલાક અન્ય સેટ માટે પરંતુ સામાન્ય રીતે જો તમને લાગે કે જો આ ડેટા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાંથી આવ્યો છે તો તમે જોશો કે નોર્મલ પ્રોબેબીલીટી પ્લોટમાં ડેટા 45 ડિગ્રી લાઇન પર પોતાને ગોઠવે છે અને પછી તમે હા પાડી શકો છો કે ડેટા ડિસ્ટ્રીબ્યુશનમાંથી આવ્યો છે તમે આને કોઈપણ ડિસ્ટ્રીબ્યુશન સામે ચકાસી શકો છો આ કિસ્સામાં મેં તમને બતાવ્યું છે કે તેને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ની વિરુદ્ધ કેવી રીતે પરીક્ષણ કરવું તમે ક્વોન્ટિલેટ્સ એક યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન માંથી અથવા χ સ્ક્વેર્ડ ડિસ્ટ્રીબ્યુશનમાંથી જે તમારી પાસે છે અને એક્સપેકટેડ પોપ્યુલેશન ક્વોન્ટિલેઝ સામે સેમ્પલ ક્વોન્ટિલેટ્સ પ્લોટ કરી શકો છો અને જો તે 45 ડિગ્રી લાઇન પર આવે છે તો તમે જાણો છો કે તે યોગ્ય ડિસ્ટ્રીબ્યુશનમાંથી આવે છે તેથી આ વિશ઼ૂઅલી ડિસ્ટ્રીબ્યુશન નક્કી કરવા માટે ઉપયોગી છે કે જેનાથી ડેટા દોરવામાં આવ્યો છે હવે છેલ્લા પ્રકારનો પ્લોટ જે ડેટા એનાલિસિસ માં ઉપયોગી છે તે જેને સ્કેટર પ્લોટ કહેવામાં આવે છે સ્કેટર પ્લોટ એક રેન્ડમ વેરીએબલની સામે બીજા પ્લોટ કરે છે તેથી જો તમારી પાસે બે રેન્ડમ વેરીએબલ છે ચાલો આપણે y અને x કહીએ અને હું તે જાણવા માંગુ છું કે y અને x વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તો આ ડિપેન્ડન્સી અથવા ઈન્ટરડિપેન્ડન્સીને વિશ઼ૂઅલી ચકાસવાની એક રીત છે y વિરુદ્ધ X પ્લોટ તેથી આ કિસ્સામાં અમે 100 વિદ્યાર્થીઓને અનુરૂપ થોડો ડેટા લીધો છે જેનો અર્થ છે કે વિદ્યાર્થીઓએ ક્વિઝની તૈયારીમાં સમય પસાર કર્યો છે અને તેઓએ આ ક્વિઝમાં ગુણ મેળવ્યા છે તેથી તમારે સામાન્ય રીતે શોધી શકવું જોઈએ કે જો તમે વધુ સમય અભ્યાસ કરવા માટે વિતાવશો તો તમારે સામાન્ય રીતે વધુ ગુણ મેળવવો જોઈએ અને આ તે છે જે x અક્ષ પર બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તે મિનિટનો સમય છે જેનો આપણે પ્લોટ કર્યું છે અને y અક્ષો આપણે વિદ્યાર્થી દ્વારા મેળવેલા ગુણપ્લોટ કર્યું છે અને તમે જોઈ શકો છો કે ત્યાં એક ગોઠવણી છે પ્રાપ્ત કરેલા ગુણ પસાર કરેલા સમય પર આધારિત હોવાનું લાગે છે અને હકીકતમાં આ ચોક્કસ કિસ્સામાં તમને લાગે છે કે તે રેખીય અવલંબન જેવું લાગે છે તેથી તમે આ ડેટા પોઇન્ટ્સ દ્વારા લાઇન અંદાજિત લાઇન પ્લોટ કરી શકો છો અમે બતાવીશું કે રીગ્રેસનનો ઉપયોગ કરીને આવી લાઇનો કેવી રીતે ફિટ કરવી અને આ લાઇનના પેરા મીટર્સ કેવી રીતે મેળવવી તે આપણે અહીં સૂચવ્યા છે પરંતુ વધુ મહત્ત્વની વાત જો રેન્ડમ વેરિયેબલ વાય આ કિસ્સામાં ક્વિઝ માર્ક્સનો અભ્યાસના સમય પર અવલંબન છે તો તમે ડેટાની ગોઠવણી જોશો બીજી બાજુ જો કોઈ નિર્ભરતા ન હોય તો તમને એક રેન્ડમ ફેલાવો જોવા મળશે આ ડેટા કોઈ સ્પષ્ટ પેટર્ન વિના ચારે બાજુ ફેલાશે આ કિસ્સામાં તમે કહોશો કે આ બે વેરિયેબલ વધુ કે ઓછા સ્વતંત્ર છે અને તમારે આ વેરિયેબલ વચ્ચેનો સંબંધ શોધવાની જરૂર નથી તેથી આ એક પ્લોટ છે જે આપણે બે વેરિયેબલ વચ્ચેની ડિપેન્ડન્સીનું મૂલ્યાંકન કરવા માટે કરીશું અને પછી એનાલિસિસ માટે આગળ વધીએ આગલા વ્યાખ્યાનમાં અમે તમને હાયપોથેસિસ ટેસ્ટિંગ નો ઉપયોગ કરીને કેટલાક નિર્ણય લઈશું અને સેમ્પલ ડેટાનો ઉપયોગ કરીને પેરામીટર નો અંદાજ કેવી રીતે કરવો તે હવે પછીનાં વ્યાખ્યાનમાં મળીશું